હવે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીશું જે પૃથ્વીના સંદર્ભમાં અવિરત છે સૂર્યના સ્પેકટ્રમ બદલાતા નથી અને સૂર્યના સ્પેક્ટ્રમનો ઉદ્ગમ તમે જે પણ દિશામાં જુઓ છો ત્યાં યથાવત્ રહે તે રીતે આપણે સામાન્ય રીતે સૂર્યના ઉષ્મા અને વર્ણપટ્ટા ઇરેડિયન્સ વિશે ચર્ચા કરી છે જો કે પૃથ્વી પરની વ્યક્તિ અથવા પૃથ્વીનો સંદર્ભ ધરાવતા વ્યક્તિ માટે ઈનસોલેસન સતત નથી પૃથ્વી પર રાત્રિ દરમિયાન ત્યાં કોઈ સૌર કિરણોત્સર્ગ નથી હોતો અને તેથી ઈનસોલેસન શૂન્ય છે બપોર દરમ્યાન સૌર કિરણોત્સર્ગ મહત્તમ હોય છે અને તેથી ઈનસોલેસન મહત્તમ છે સવારના સૂર્યોદય દરમ્યાન અને સાંજના સમીસાંજ દરમ્યાન તમે ખૂબ નીચા મૂલ્ય પર ઇન્સોલેશન જોશો આ બધું એટલા માટે છે કારણ કે પૃથ્વી તેની પોતાની ધરીની ફરતે ફરતી હોય છે આ દૈનિક ફેરફારો છે અને પૃથ્વી પણ લંબગોળ કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે જે મોસમી ફેરફારોને જન્મ આપે છે અને આ બધા પૃથ્વી પર આપેલા સ્થાને રહેલી ઉજાસને અસર કરે છે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે સૂર્યને કારણે અથવા પૃથ્વીના સંદર્ભમાં સૂર્યના સ્પેક્ટ્રમને લીધે અલગતા અભ્યાસ કરીએ તેથી આપણે આ સૂર્ય સ્પેક્ટ્રમને કેવી રીતે સુસંગત કરી શકીએ છીએ અને પૃથ્વીના સંદર્ભમાં ઉશ્કેરણીએ પહોંચીએ છીએ તે સૌર PV પેનલ્સને માપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે હવે ચર્ચાના કેન્દ્રમાં રહેશે હું ફરી એકવાર સૌર સ્પેક્ટ્રમ પર ફરી મુલાકાત લેવા માંગુ છું તેથી અહીં તમારી પાસે સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ અને kWm2 માં ઇન્સોલેશન છે આ ચિત્રો આ ગ્રાફ સૂર્યના સ્પેક્ટ્રમના સંદર્ભમાં છે તે સમયથી સ્વતંત્ર છે જો કે પૃથ્વીની સપાટી પર એક બિંદુ પર સ્થિત વ્યક્તિ માટે ઈનસોલેસન સમય સાથે બદલાય છે તેથી દિવસનો સમય એ એક મહત્વપૂર્ણ પરિમાણ છે જેને ધ્યાનમાં લેવાની જરૂર છે ઉદાહરણ તરીકે જો તે રાત્રે છે તો ઇન્સોલેશન મૂલ્ય 0 હશે અને તે બપોરના સમયે મહત્તમ મૂલ્ય પર હશે તેથી ઇન્સોલેશન મૂલ્ય કદાચ સવારે લગભગ 6 વાગે ખૂબ ઓછી કિંમત પર હશે અને બપોર પછી ધીરે ધીરે શિખર સુધી વધશે અને પછી સાંજ દ્વારા ફરી 0 સુધી ફરી જશે તેથી કોઈ વ્યક્તિ સમયની બાબતમાં આ ઇન્સોલેશનની કલ્પના કેવી રીતે કરે છે તેથી ચાલો હું આ ગ્રાફમાં અહીં ત્રીજો પરિમાણ રજૂ કરું જે ત્રીજું છે જે સમય પરિમાણ છે અને ચાલો જોઈએ કે ઇનસોલેશન પ્લોટ કેવી દેખાય છે અહીં મેં ઇનસોલેશન ગ્રાફને ફરીથી કમ્પોઝ કર્યું છે પ્લોટ ફંક્શનને બદલે મેં મેશ ફંક્શનનો ઉપયોગ કર્યો છે અને પેરામીટર તરીકે સમયનો ઉપયોગ કરીને ઇનસોલેશન કાવતરું કર્યું છે તેથી તમે અહીં એક ફેમિલી વળાંકનો જુઓ છો કોર્સનો x અક્ષ એ તરંગલંબાઇ છે અને y અક્ષ એ kWm2 માં એકલતા છે આ તળિયાની લાઇન ખૂબ ઓછી નિરાશા પર છે જે સંભવત સવારે 6 વાગ્યે 7 વાગ્યે હોઈ શકે છે અને પછી જેમ જેમ દિવસનો સમય વધતો જાય છે ત્યારે તમે જોશો કે ઇનસોલેશન વધુને વધુ શબ્દો તરીકે વધતો જશે બપોર અને સંભવત બપોર પછી તે ટોચના મૂલ્યના મહત્તમ પર હોઇ શકે છે અને પછી તેના પર આગળ ફરી નીચે આવીને 0 પર નીચે આવશે તેથી જેમ કે હું જાળીદાર 3D નો ઉપયોગ કરું છું તેમ તેમ હું તેને ફેરવવા માટે સમર્થ હોવું જોઈએ અને તે કેવી દેખાશે તેના વિશે વધુ સારું દૃશ્ય મેળવવું જોઈએ તેથી આ હવે આ સ્થિતિ તમને શું થઈ રહ્યું છે તેનો વધુ સારો વિચાર આપે છે અને તમે જોશો કે સમયનો અક્ષર સ્ક્રીનના વિમાનમાં નીચે આવી રહ્યો છે તેથી આ સમય 0 થી 24 સુધીના સમયમાં અહીં ક્યાંક છે આ સામાન્ય રીતે તરંગલંબાઇ અને આ હંમેશની જેમ અલગતા kWm2 છે અને તમે જોશો કે જો હું અહીં 0 થી પ્રારંભ કરું છું જે 0 કલાક મધ્યરાત્રિ છે અને આ 5 વાગ્યા પર છે અને સંભવત સવારે 6 વાગ્યે તો તે ઉદય શરૂ કરે છે ઇન્સોલેશન મૂલ્ય અને ઇન્સોલેશન મૂલ્ય કદાચ અહીં બપોરના 12 વાગ્યાની આસપાસ અને પછી 13 14 15 તેથી તે નીચે આવે છે અને કદાચ 18 વાગ્યે જે સાંજે 6 વાગ્યે છે તે ફરીથી નીચે 0 પર જાય છે અને પછી વધુ શૂન્ય રહે છે રાત્રિ દરમિયાન અલબત્ત આ રૂપરેખા વિષુવવૃત્ત પર અક્ષાંશના આધારે બદલાશે તે અલગ હશે ઉત્તર અક્ષાંશ પર તે અલગ હશે દક્ષિણ અક્ષાંશો પર તે અલગ હશે પરંતુ આપેલ રેખાંશ અક્ષાંશ બિંદુ પર આપેલ લોકેલ પર તમારી પાસે દિવસભર કંઈક આ પ્રકારની પ્રોફાઇલ હશે તેથી દરરોજ આ પ્રોફાઇલ પુનરાવર્તન કરશે તેથી આ મહત્વપૂર્ણ ઉપાય છે જે હું તમને પૃથ્વી પરના એક બિંદુએ ઉછાળા માટે આપવા માંગુ છું હું હમણાં માનું છું કે આપણી વાતાવરણીય સ્થિતિ છે પરંતુ અમે તે પછીથી ચર્ચા કરીશું પરંતુ હમણાં માટે તમારે સમજવું જોઈએ કે અગત્યની વસ્તુ પૃથ્વીની સપાટી પર ઉભેલી વ્યક્તિ માટે તે સ્થાને એકલાપણું દિવસના સમય પર નિર્ભર છે ખૂબ નિર્ભર છે અને આ દૈનિક ફેરફારો છે અને આવું થાય છે દરરોજ રાતની અસરને કારણે કારણ કે પૃથ્વી તેની પોતાની ધરી પર ફરતી હોય છે હું તમારા માટે સ્ક્રિપ્ટ ફાઇલ પણ શામેલ કરીશ જે આ પેદા કરે છે મેં તે બનાવ્યું છે ઇનસોલેશન 3d અને હું તે સંસાધનમાં પણ સમાવીશ કે હું તમારા માટે સ્રોત વિભાગ રાખીશ એકવાર આપણે દૈનિક ઇન્સોલેશન પ્રોફાઇલને જાણી લઈએ પછી અમે ટોચની શક્તિની દ્રષ્ટિએ સૌર ફોટોવોલ્ટેઇક પેનલ આવશ્યકતા મેળવી શકશું તેથી ચાલો સમયને ધ્યાનમાં રાખીને ઇન્સોલેશન પ્રોફાઇલ મૂકીએ જે આપણે હમણાં જ આ સ્ક્રીન પર જોયું છે તેથી આપણી પાસે x અક્ષ છે જે સમયનો અક્ષ છે અને y અક્ષ જે kWm2 માં એકલતા છે અને આપણે જોયું કે આ તે પ્રકારની પ્રોફાઇલ છે જે આપણે મેળવીએ છીએ પીક મેં તેને બપોરના આસપાસ મૂક્યું છે જરૂરી નથી કે તે બપોરના સમયે હોવું જોઈએ હવે જો તમે આ લીલા ઇન્સોલેશન પ્રોફાઇલની અંદરના ક્ષેત્રને લો અને આ ક્ષેત્રની અંદરનો વિસ્તાર લો તો તે theર્જા સિવાય બીજું કંઈ નથી કારણ કે તે કલાકોના સમયગાળામાં kWm2 છે જે તમને ચોરસ મીટર દીઠ કિલોવોટ કલાકમાં ઊર્જા આપશે અને મને H અપરકેસ દ્વારા બતાવવા દો તેથી જો આપણે માપન કરીએ તો આપણે કહી શકીએ કે જો આપણે કોઈ ચોક્કસ અક્ષાંશ પર માપન અથવા અંદાજ કરીએ છીએ તો આપણે આ વળાંક મેળવીશું અને તે વળાંક હેઠળનો વિસ્તાર અમને તે ચોક્કસ સ્થાનિક અક્ષાંશ માટે દિવસ દીઠ ઊર્જા m2 દીઠ આપવી જોઈએ હવે આ ક્ષેત્રનો અંદાજિત અંદાજ કરી શકાય છે અથવા પ્રમાણભૂત ઇન્સોલેશનની દ્રષ્ટિએ સમાન રીતે રજૂ કરી શકાય છે તેથી જો આપણે પ્રમાણભૂત ઇનસોલેશન લાઇન ધ્યાનમાં લઈએ તો તે આ ફેશનમાં છે તો આ 1 kWm2 લાઇન છે અને આ પ્રમાણભૂત ઇનસોલેશન લાઇન છે હવે સ્ટાન્ડર્ડ ઇન્સોલેશન લાઇનને ઉપલા મર્યાદા તરીકે વાપરીને આપણે આ જેમ લંબચોરસ દોરી શકીએ છીએ કે લંબચોરસની અંદરનો વિસ્તાર વાસ્તવિક માપન અથવા અનુમાનના ક્ષેત્ર H સાથે મેળ ખાતો હોય છે તો લંબચોરસની આ પહોળાઈ આપણે H કલાક કહીએ તો પછી આ લંબચોરસનું ક્ષેત્રફળ શું છે આ H કલાકમાં 1 kWm2 ઊંચાઇ છે તેથી આ તમને દરરોજ H kWhm2 આપશે હવે આ ઊર્જા છે જે આ ડાબા ખૂણામાં સમાયેલ છે અને જો આપણે આ ઊર્જાને H જે સ્થાને વાસ્તવિક અંદાજિત ઊર્જાની બરાબર સમાન બનાવીશું તો આપણે જાણી શકીશું કે પ્રમાણભૂત ઇનસોલેશન સમયના સમકક્ષ કલાકો શું છે તેથી જો આ ઊર્જા તે સ્થાનની વાસ્તવિક ઊર્જાની સમકક્ષ બનાવવામાં આવે છે તો પછી ધોરણ એસોલેશન સમયનો H કલાક દરરોજ એચ kWm2 ની બરાબર છે અને આ ઇનસોલેશનનો ઉપયોગ PV પેનલની ટોચની શક્તિ આવશ્યકતા મેળવવા માટે થઈ શકે છે હવે ચાલો આપણે કહીએ કે WhLoad એ જરૂરી ઊર્જા છે અને WhLoad by H એ PV પેનલ માટેની ટોચની શક્તિ આવશ્યકતા છે તેથી WhLoad એ ફરીથી કિલોવોટ કલાકમાં ઊર્જા છે અને જો આપણે કહીએ કે આ WhLoad એ તે દિવસની જરૂરી ઊર્જા છે તો હવે તેનો અર્થ એ થશે કે આવશ્યકતા ભરી રહી છે તે આ લંબચોરસ ભરવાની રહેશે હવે હું જાણું છું કે H H મેળવવામાં આવી છે જો હું H દિવસના kWm2 માં મોટા અક્ષર Hનો અંદાજ લગાવી શકું છું તો તે તમને ધોરણમાં એકલતા સાથે દિવસમાં કેટલા કલાકનો સીધો મૂલ્ય આપશે તેનો ઉપયોગ કરીને અહીં તમને આવશ્યક પીક વેટેજ મળશે હવે તે તમને આ ટોચની શક્તિ આવશ્યકતાઓ સાથે PV પેનલ પસંદ કરવા માટેનો આધાર બનાવશે હવે ડેટા શીટ્સ અને શ્રેણી સમાંતર કનેક્શન સાથે તમે શ્રેણી જોડાણો અને સમાંતર જોડાણો માટે જરૂરી પેનલ્સની સંખ્યા પસંદ કરી શકો છો તેથી આ રીતે તમે પેનલના કદ પર આવી શકો છો પરંતુ અહીં મુશ્કેલી એ છે કે આ H કેવી રીતે મેળવવી કારણ કે આ H માં ઘણી અનિશ્ચિતતાઓ છે અનિશ્ચિતતા એ છે કે જેમ મેં કહ્યું છે રોજ મોસમી વાતાવરણમાં પાણીની વરાળ વાદળો હવામાનની સ્થિતિ હવામાનની પરિસ્થિતિઓ આ બધાને આ H ને અસર કરશે તે તે ચોક્કસ સ્થાને અથવા વિશિષ્ટ અક્ષાંશ પર આવતી ઘટના ઊર્જા છે તેથી જો અમે વાજબી ચોકસાઈથી આને પ્રાપ્ત કરી શક્યા હો તો પછી તમે પેનલને યોગ્ય કદમાં લાવવા માટે સક્ષમ હશો તેથી અમારું સંપૂર્ણ ધ્યાન તે જોવાનું છે કે આપણે દરરોજ kWm2 મેળવીએ છીએ જે શક્ય તેટલી સચોટ રીતે દિવસ દીઠ ચોરસ મીટર દીઠ ઊર્જા છે દરરોજ બનેલી સૌર ઊર્જા H kWm2 માં ઘટનાનો અંદાજ છે જે આપણે હવે લેવી પડશે જો આપણે આપેલ કોઈપણ એપ્લિકેશન માટે સોલાર PV પેનલને યોગ્ય રીતે માપવી અને રેટિંગ કરવી હોય તો જો કે આ ઘટના સૌર ઉર્જા ઘણા પરિબળો અને ઘણા પરિમાણો પર આધારિત છે તેથી તે મહત્વનું છે કે આપણે આ પરિબળો પર એક નજર રાખવી જોઈએ જે સૌર ઊર્જાને અસર કરે છે સૌર ઊર્જા H સાવચેતીની નોંધ આ H હું દરરોજ બનેલી ઘટના સોલર ઊર્જા kWm2 માં તરીકે કહી રહ્યો છે સાહિત્યમાં તમને સૌર ઉર્જા મળશે જે ઇરેડિયન્સ ને સૌર ઇરેડિયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ શબ્દનો ઉપયોગ કર્યો છે તેથી સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ અને સૌર ઇરેડિયન્સને અલગ પાડવું એકમો અલગ છે સ્પેક્ટ્રલ ઇરેડિયન્સમાં કિલોવોટ પાવર દીઠ એકમો ચોરસ દીઠ નેનોમીટર સોલર ઊર્જા અથવા સોલર ઇરેડિયન્સમાં યુનિટ કિલોવોટ કલાક ઊર્જા પ્રતિ ચોરસ મીટર દીઠ એકમ હોય છે તો આ ભેદ ધ્યાનમાં રાખો પરંતુ જ્યાં સુધી અહીં મારી ચર્ચાઓ છે ત્યાં સુધી હું આ માટે ઇરેડિયન્સ શબ્દનો ઉપયોગ કરીશ નહીં હું ફક્ત ઘટના સૌર ઊર્જાનો ઉપયોગ કરીશ જેથી તે H ઊર્જાના એકમોને નજીકથી પ્રતિબિંબિત કરે જે આપણે H માટે લખતા રહીએ છીએ તેથી સાવચેત રહો આ ચોક્કસ ચલ તેને સાહિત્યમાં સૌર ઇરેડિયન્સ પણ કહેવામાં આવે છે પરંતુ એકમની નોંધ લો ઘટનાની ઊર્જાને અસર કરતી એક મહત્વપૂર્ણ સ્પષ્ટ પરિબળ એ ભૌગોલિક સ્થાન છે તેથી ભૌગોલિક સ્થાન બે પરિમાણો દ્વારા રજૂ થાય છે બે ચલો એક છે ϕ જે અક્ષાંશને રજૂ કરે છે અને બીજું λ આપેલ સ્થાન પર રેખાંશનું પ્રતિનિધિત્વ કરે છે બીજો પરિબળ જે H ના આ મૂલ્યને નોંધપાત્ર રીતે અસર કરે છે તે છે કલેક્ટર અભિગમ છે કલેક્ટર દ્વારા મારો મતલબ અહીં સોલર PV પેનલ્સ છે સોલર PV પેનલ્સ હંમેશાં સપાટ હોય છે તે ફ્લેટ સંગ્રહકો હોય છે જો કે થર્મલ એપ્લિકેશનમાં કલેક્ટર્સને ફ્લેટ હોવું જરૂરી નથી તમે જોશો કે કલેક્ટર તરીકે પેરાબોલિક અને નળાકાર પેરાબોલિઇડ્સ ઉપયોગમાં લેવાય છે અને તેમની પાસે વિવિધ એકાગ્રતા પ્રોફાઇલ છે જો કે સૌર ફોટોવોલ્ટેઇક એપ્લિકેશન્સ માટે કલેક્ટર્સ હંમેશા સપાટ હોય છે અને હું હંમેશાં ફ્લેટ પ્લેટ કલેક્ટર્સ અને ક્ષિતિજ પ્લેન અથવા આડી પ્લેન તરફ ફ્લેટ પ્લેટ કલેક્ટર્સની દિશાનો અર્થ કરું છું તો તે એંગલ છે જેને આપણે અહીં કલેક્ટર ઓરિએન્ટેશન દ્વારા સમજીએ છીએ તે ખૂણો β પ્રતીક દ્વારા સૂચવવામાં આવે છે તેથી આને કલેક્ટર ઝુકાવ નમેલું કોણ પણ કહેવામાં આવે છે બીજો ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ એ દિવસનો સમય છે આ એવી કંઈક બાબત છે જેની આપણે પહેલાથી ચર્ચા કરી છે અને આપણે જોયું છે કે દિવસના સમય દ્વારા ઉષ્માને કેવી અસર પડે છે અને અમે ɷ પ્રતીકનો ઉપયોગ કરીએ છીએ કલાક કોણ માટે ɷ કલાકોનો એંગ્લ દિવસનો સમય રજૂ કરે છે અને જે દૈનિક ફેરફારો અને દૈનિક અસરોને પણ રજૂ કરે છે બીજી અસર વર્ષનો સમય છે આ એક અન્ય પરિબળ છે જે ઘટનાની સૌર ઉર્જાના મૂલ્યને ગંભીરતાથી અસર કરે છે અમે δ પ્રતીક દ્વારા આનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને તેને ઘટીને કહેવામાં આવે છે હું બાદમાં સમજાવું કે ઘટી શું છે પરંતુ આ એક મહત્વપૂર્ણ પરિમાણ છે જે આ ખરેખર મોસમી ભિન્નતા અને ઘટના સૌર ઉર્જા પરના મોસમી પ્રભાવોને રજૂ કરે છે આ બધા પરિમાણો કે જે મેં સૂચિબદ્ધ કર્યા છે અથવા એકદમ નિવારક છે જો કે હવે હું તે કહેવા જઇ રહ્યો છું જે વાતાવરણીય અસરો છે તે એક છે જેનો અંદાજ કાઢવો ખૂબ મુશ્કેલ છે વાતાવરણીય પરિસ્થિતિઓ જેવી કે વાદળની સ્થિતિ વાતાવરણમાં પાણીની વરાળનું પ્રમાણ વાતાવરણમાં હાજર વાયુઓ વગેરે આ બધી બાબતો ઘટનાની સૌર ઉર્જાને અસર કરે છે હવે આ બધા નિરાશાવાદી નથી આપેલ દિવસે આપણને ખબર નથી હોતી કે આ સ્થિતિ શું છે અને તેની અસરો શું છે તમારે આ બધા માટે કદાચ આંકડાકીય કિંમતો લેવી પડશે આને KT તરીકે ઓળખાતા ચલ દ્વારા રજૂ કરવામાં આવે છે અને તેને ક્લિયરનેસ ઇન્ડેક્સ કહેવામાં આવે છે અને તે વાતાવરણીય પરિસ્થિતિઓમાંની અનિશ્ચિતતાને કારણે આનો અંદાજ લગાવવાનું સૌથી મુશ્કેલ છે તેથી આપણે આ બધા પરિમાણો અને ચલો જોઈશું અને જોઈએ કે આપણે આ પરિમાણો કેવી રીતે મેળવીશું અને પછી એકવાર આ પરિમાણો આવી જાય પછી આપણે H માટેના અંદાજ સમીકરણમાં કેવી રીતે એકીકૃત થઈ શકીએ